આ વ્યાખ્યાનમાં અમે તમને કેટલાક વધુ ઇન્ટરફેસીંગ પ્રયોગો બતાવીશું એટલે કે આપણે DC મોટરને STM32 માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે કેવી રીતે ઇંટરફેસ કરવી તે જોઈશું આ પ્રકારનું ઇન્ટરફેસિંગ કેવી રીતે થઈ શકે છે તે બતાવવા માટે આપણે ઉદાહરણ તરીકે એક નાની DC મોટરનો ઉપયોગ કર્યો છે અમે તમને મોટરના નિયંત્રણ અને તેની ગતિને કેવી રીતે બદલી શકાય છે તેના પર કેટલાક પ્રયોગો બતાવીશું આપણે ચર્ચા કરીશું કે મોટરને કેવી રીતે ઇન્ટરફેસ કરી શકાય છે અને ઝડપ કેવી રીતે માપી શકાય છે ચાલો મોટર ઇન્ટરફેસ વિશે વાત કરીએ જે હું તમને આ પ્રયોગમાં બતાવીશ સારું જો તમે તેને એકવાર જુઓ તો આ તે મોટર છે જેને મેં ઇન્ટરફેસ કરી છે તમે જોઈ શકો છો કે નીચે એક મોટર છે અને ત્યાં એક wheel છે જે શાફ્ટ સાથે જોડાયેલું છે જે ફરી શકે છે આ સ્લાઇડ પર પાછા આવીએ જમણી બાજુની તસવીરમાં મેં તે જ શાફ્ટ બતાવી છે તમે જે જુઓ છો તે એ છે કે ત્યાં 8 સ્લોટ્સ છે જે કાપેલા છે 1 2 3 4 5 6 7 8 ફરતી શાફ્ટ મેટલ wheel સાથે જોડાયેલ છે જ્યાં 8 સ્લોટ્સ છે અને આ બાજુ તમે કાળી પ્રકારની વસ્તુ જોઈ શકો છો ત્યાં એક વ્યવસ્થા છે જે ઓપ્ટો કપ્લર સર્કિટ છે જેના વિશે હું તમને કહીશ અગાઉ તમે જોયું હતું કે LDR સર્કિટનો ઉપયોગ કેવી રીતે ઓપ્ટિકલ વિક્ષેપોને સમજવા માટે અને ઓબ્જેક્ટ ની સંખ્યાને ગણવા માટે થઈ શકે છે જે ચોક્કસ બિંદુને વટાવી રહી છે તે રૂમમાં પ્રવેશતા અને નીકળતા વ્યક્તિઓની સંખ્યા હોઈ શકે છે અહીં આપણે LDR અને અમુક પ્રકારના LED લાઇટનો સ્રોત ઉપયોગ કરી શક્યા હોત પરંતુ અમને લાગ્યું કે ચાલો આપણે કોઈ અન્ય પ્રકારના ઓપ્ટિકલ સેન્સિંગ સર્કિટનો ઉપયોગ કરીએ જેના ઉપયોગથી તમે વિક્ષેપોને માપી શકો અને આ તે છે જેને ઓપ્ટો કપ્લર કહેવામાં આવે છે અમે તમને જણાવીશું કે ઓપ્ટો કપ્લર કેવી રીતે કાર્ય કરે છે તમે જોશો કે ઓપ્ટો કપ્લર વ્યૂહરચનાત્મક રૂપે તે સ્થળે મૂકવામાં આવ્યું છે જ્યાં વ્હીલ ફરી રહ્યું છે કારણ કે ત્યાં વ્હીલ માં 8 સ્લોટ્સ છે અને એક સંપૂર્ણ પરિભ્રમણ માટે ત્યાં 8 વિક્ષેપો હશે તેથી વ્હીલ ના દરેક પરિભ્રમણ માટે આવા 8 ઓપ્ટિકલ વિક્ષેપો હશે અને આ સર્કિટ કે જેનો આપણે ઉપયોગ કરીશું તે દરેક વિક્ષેપ માટે એક પલ્સ પેદા કરશે એક પરિભ્રમણ માટે ત્યાં 8 પલ્સ હશે અને મોટર હશે કારણ કે તે એક નાની મોટર છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આપણે તેને માઇક્રોકન્ટ્રોલર આઉટપુટ પોર્ટ થી સીધી જ ચલાવી શકીએ છીએ આપણે એક PWM પોર્ટનો ઉપયોગ કર્યો છે પરંતુ જો તે મોટી મોટર હોય તો અલબત્ત તમારે ડ્રાઇવર સર્કિટનો ઉપયોગ કરવો જરૂરી છે જે મોટી મોટરને ચલાવવા માટે જરૂરી વોલ્ટેજ અને કરંટ પ્રદાન કરી શકે છે પરંતુ આ એક નાની મોટર હોવાને કારણે આપણે તેને સીધી જ ચલાવી શકીએ છીએ તે ઉપરાંત કારણ કે આપણે PWM પોર્ટ નો ઉપયોગ કર્યો છે ફરજ ચક્રને બદલીને તમે જે મોટર પર મોકલો છો તેનું સરેરાશ મૂલ્ય બદલાઈ રહ્યું છે આવું કરીને મોટરની સરેરાશ ગતિ નિયંત્રિત કરી શકાય છે ચાલો જોઈએ કે ઓપ્ટો કપ્લર સર્કિટનો ઉપયોગ કરીને આ ઓપ્ટિકલ વિક્ષેપ કેવી રીતે કાર્ય કરે છે તમે જુઓ કે મૂળરૂપે ઓપ્ટો કપ્લર એ બે વસ્તુઓની ગોઠવણ છે એક અમુક પ્રકાર નો પ્રકાશ નો સ્રોત છે આપણે સર્કિટમાં જે પ્રકાશ સ્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ તે એક ઇન્ફ્રારેડ લાઇટ એમિટિંગ ડાયોડ છે તે ઇન્ફ્રારેડ આવર્તન બેન્ડમાં પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને બીજી બાજુ ત્યાં એક ફોટો ટ્રાંઝિસ્ટર છે ફોટો ટ્રાંઝિસ્ટર એ એક પ્રકારનો ટ્રાંઝિસ્ટર છે જ્યાં સામાન્ય ટ્રાંઝિસ્ટરની જેમ બેઝ કનેક્શન નથી હોતું ત્યાં ફક્ત બે ટર્મિનલ હોય છે પરંતુ બેઝ ને ઓપ્ટિકલ યંત્રરચના દ્વારા બદલવામાં આવે છે જ્યારે પણ ત્યાં પ્રકાશ હોય ત્યારે ટ્રાંઝિસ્ટર ચાલુ થાય છે અને જ્યારે પ્રકાશ ન હોય ત્યારે ટ્રાંઝિસ્ટર બંધ થાય છે તેથી જ્યારે પણ IR LED આ ટ્રાંઝિસ્ટર પર પ્રકાશ ફેંકી દે છે ત્યારે ટ્રાન્ઝિસ્ટર કંડક્ટ થાય છે અને ત્યાં કરંટ ના પ્રવાહ નો માર્ગ 3 થી 4 નો હશે તેથી તમે જે સર્કિટનો ઉપયોગ કરી શકો છો તે આવી કંઈક છે LED ભાગમાં કોઈક પ્રકારની LED ડ્રાઇવિંગ સર્કિટ હશે જેમ તમે જાણો છો તે વીજ પુરવઠા સાથે શ્રેણીમાં એક અવરોધ ધરાવે છે અને જરૂર મુજબ તમે તેને ચાલુ અને બંધ કરી શકો છો અને બીજી બાજુ ત્યાં એક અવરોધ અને ટ્રાંઝિસ્ટર નો ઉપયોગ કરીને અન્ય સર્કિટ હશે જ્યારે પણ ટ્રાંઝિસ્ટર કંડક્ટ થશે ત્યારે આ આઉટપુટ વોલ્ટેજ નું મૂલ્ય ઓછું હશે અને જ્યારે તે બંધ હોય ત્યારે આ આઉટપુટ વોલ્ટેજ Vcc ની નજીક હશે તેથી આ ઓપ્ટો કપ્લર યંત્રરચના આવી લાગે છે તમે જુઓ છો કે વચ્ચે એક નાનો છિદ્ર છે અને wheel ખરેખર તે બે પ્લેટોની વચ્ચે અહીં મૂકવામાં આવેલ છે આ રીતે તે ગોઠવાય છે હવે કનેક્શન ડાયાગ્રામ વિશે વાત કરીએ તો તે એકદમ સરળ છે આ મોટર સીધી PWM આઉટપુટ પોર્ટથી ચલાવવામાં આવશે અહીં આપણે D3 પોર્ટનો ઉપયોગ કર્યો છે ગ્રાઉન્ડ સાથે જોડાવા માટે ત્યાં બીજું ટર્મિનલ છે અને આ ઓપ્ટો કપ્લર સર્કિટનો ઉપયોગ કરીને મોટર ચલાવવા માટે અથવા સ્પીડ માપવા માટે હું આ 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ નો ઉપયોગ કરી રહ્યો છું જે જરૂરી છે અને ઓપ્ટો કપ્લરનું આ આઉટપુટ ડિજિટલ ઇનપુટ પિન ને આપવામાં આવે છે કારણ કે આ ડિજિટલ આઉટપુટ હશે ક્યાં તો 0 અથવા 1 વિક્ષેપ અથવા કોઈ વિક્ષેપ નથી તેમ સૂચવશે તેથી હું તેને મોટરના પરિભ્રમણને નિયંત્રિત કરવા માટે D3 સાથે અને ઓપ્ટો કપ્લરથી ઓપ્ટિકલ વિક્ષેપને માપવા માટે D4 સાથે કનેક્ટ કરી રહ્યો છું પ્રથમ પ્રયોગમાં આપણે ફક્ત D3 નો ઉપયોગ કરીશું બીજા પ્રયોગમાં આપણે D3 અને D4 બંનેનો ઉપયોગ કરીશું ચાલો પ્રથમ પ્રયોગ વિશે વાત કરીએ પ્રથમ પ્રયોગમાં આપણે હાલમાં જોયેલા સર્કિટનો ઉપયોગ કરીને મોટરને ઇન્ટરફેસ કરીએ છીએ આ ઉપરાંત આપણે આ રીતે પુશ બટન સ્વીચને પણ ઇન્ટરફેસ કરી રહ્યાં છીએ જો સ્વીચ દબાવવામાં ન આવે તો આઉટપુટ પોઇન્ટ ઊંચો હશે જો સ્વીચ દબાવવામાં આવે તો તે નીચો હશે તે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ હશે તેથી જ્યારે પણ સ્વીચ દબાવવામાં આવે છે ત્યારે પોર્ટ લાઇન D2 થી જોડાયેલ આઉટપુટ 0 થઈ જશે અને જો સ્વીચ દબાવવામાં ન આવે તો તે 1 થઈ જશે પ્રયોગ આ રીતે કાર્ય કરે છે આપણે સતત સ્વીચ દબાવતા રહીશું શરૂઆત માં મોટર થોડી ગતિએ ફરતી થઈ જશે જ્યારે પણ આપણે એક સ્વીચ દબાવીશું ત્યારે ત્યાં ગતિના ત્રણ વિવિધ સ્તરો છે એક મહત્તમ ગતિ છે એક મધ્યમ ગતિ છે અને ત્રીજું બંધ છે મોટર બંધ કરવામાં આવશે તેથી જ્યારે હું સ્વીચ દબાવું ત્યારે મહત્તમ મધ્યમઅને બંધ ના ચક્ર નું પુનરાવર્તન થશે ચાલો પ્રોગ્રામ કોડ જોઈએ જે થોડો લાંબો છે અને 2 સ્લાઇડ્સ માં ફેલાયેલો છે મેં કહ્યું તેમ મોટર નિયંત્રણ માટે આપણે PWM કંટ્રોલ આઉટપુટ લાઇન D3 નો ઉપયોગ કરી રહ્યા છીએ ફરજ ચક્રના આધારે મોટરની ગતિ બદલાશે અને પુશ સ્વીચનું આઉટપુટ D2 સાથે જોડાયેલ છે આ ડિજિટલ ઇન પ્રકાર નું ઇનપુટ છે Main પ્રોગ્રામમાં આપણે સ્ટેટ નામના એક વેરિયેબલ ને 1 થી ઇનિશ્યલાઈઝ કર્યો છે તે ખરેખર સૂચવે છે કે મોટર કયા સ્ટેટ માં છે કારણ કે ત્યાં 3 સ્ટેટ મહત્તમ ગતિ મધ્યમ ગતિ અને બંધ હોઈ શકે છે હું સ્ટેટ 1 ઇનિશ્યલાઈઝ કરું છું તે ફરીથી 1 2 3 ની જેમ આગળ વધશે હવે motor period 0 1 પર સેટ કર્યો છે જેનો અર્થ 100 મિલિસેકન્ડ છે તેથી 100 મિલિસેકન્ડ અવધિ સાથે હું પ્રક્રિયાને પુનરાવર્તિત કરું છું અને શરૂઆતમાં મેં ફરજ ચક્રને મહત્તમ 1 0 પર સેટ કર્યું મોટર 1 0 ને બરાબર છે તેથી શરૂઆતમાં તે મહત્તમ ગતિ સાથે ફરે છે આ while લૂપ માં આપણે સ્વીચ દબાવી છે કે નહીં તે તપાસીએ છીએ જો સ્વીચ દબાવી છે તો તમે કેવી રીતે ચકાસો જો push switch સિગ્નલ 0 છે તો તેનો અર્થ એ છે કે સ્વીચ દબાવી છે જો તે 0 છે તો પછી સ્ટેટને 1 દ્વારા વધારો તે પછી હું તપાસીશ કે તે 4 થઈ ગયું છે કે નહીં કેમ કે તે ફક્ત 1 2 3 હોઈ શકે છે તેથી જો તે 4 બનવાનો પ્રયત્ન કરે છે તો તમે તેને ફરીથી 1 પર લાવો તેથી આ લૂપમાં તે 1 2 3 થશે ફરીથી 1 2 3 અને તે રીતે થયા કરશે અને આ સ્વીચ દબાવી છે તે ખબર પડ્યા પછી અને સ્ટેટને વધાર્યા પછી તમે સ્વીચ રીલીઝ થાય ત્યાં સુધી રાહ જુઓ તેથી જ્યાં સુધી સ્વીચ 0 રહે છે ત્યાં સુધી આપણે ડમી લૂપમાં પ્રતીક્ષા કરીએ છીએ તેથી જો આપણે સ્વીચને લાંબા સમય સુધી દબાવતા રહીએ તો તે આ લૂપની અંદર રાહ જોશે જેવી તમે તને છોડો છો તેવી જ તમને મોટરની ગતિમાં અસર દેખાશે આગળની સ્લાઇડ્સ તમને બતાવે છે કે સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે ત્યાં સ્વીચ કેસ સ્ટેટમેન્ટ છે ત્યાં સ્વીચ સ્ટેટમેંટ છે જે ખરેખર સ્ટેટ વેરિયેબલ ની કિંમત તપાસે છે તે ક્યાં તો 1 2 અથવા 3 હોઈ શકે છે જો તે 1 છે તો તમે 1 0 નું મહત્તમ ફરજ ચક્ર વાપરી રહ્યા છો જો તે 2 છે તો 0 8 અથવા મધ્યમ ગતિ અને જો તે 3 હોય તો તે 0 0 અથવા બંધ છે આ વસ્તુ એક ચક્રમાં આગળ વધે છે ચાલો હવે નિદર્શન જોઈએ આ તે પ્રયોગ છે જેની આપણે હવે ચર્ચા કરી છે ચાલો આપણે તેને સંકલન કરીએ તેને સેવ કરો કોપી કરો અને પેસ્ટ કરો હવે જુઓ આ મોટર ફરવાની શરૂઆત થઈ છે તમે અહીં જોઈ શકો છો કે મોટર ફરી રહી છે અને તે મહત્તમ ગતિ છે અને અહીં આપણે એક નાની પુશ સ્વીચ ને ઇન્ટરફેસ કરી છે તમે પુશ સ્વીચ જોઈ શકો છો અને એક ટર્મિનલ પુશ સ્વીચ અવરોધ Vcc સાથે જોડાયેલ છે અને બીજું ટર્મિનલ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને સ્વીચનો મધ્યમ બિંદુ ઇનપુટ લાઇન D2 સાથે જોડાયેલ છે મોટરના ઇન્ટરફેસને લગતા તમે જુઓ કે ત્યાં કેટલાક ટર્મિનલ છે આ 5 વોલ્ટ છે જે 5 વોલ્ટ પોઇન્ટથી જોડાયેલ છે આ બ્લેક વાયર GND છે અને આ પીળો વાયર PWM કન્ટ્રોલ છે જે D3 સાથે જોડાયેલ છે અને આ બીજી લીલી લાઈન આ આપણે આવતા પ્રયોગમાં વાપરીશું તે ઓપ્ટો કપ્લર આઉટપુટનો ઉપયોગ કરશે પરંતુ આ પ્રયોગમાં આપણે ઓપ્ટો કપ્લર નો ઉપયોગ નથી કરી રહ્યાં તમે જોશો કે મોટર પૂર્ણ ઝડપે ફરે છે એકવાર આ સ્વીચ દબાવતા ઝડપ ઘટી છે હવે તે મધ્યમ છે જો હું ફરી એક વખત દબાવું તો મોટર બંધ થઈ જશે હું ફરી એકવાર દબાવું છું તે ફરીથી મહત્તમ ગતિમાં ફરવાની શરૂ કરશે પછી હું વધુ એકવાર દબાવું છું તો મધ્યમ ગતિ થશે આ મહત્તમ ગતિ મધ્યમ ગતિ અને બંધ આ ચક્ર પુનરાવર્તિત થશે ચાલો આપણે આગળ વધીએ હવે બીજા પ્રયોગમાં આપણે અમુક વસ્તુઓ કરી રહ્યા છીએ હવે તમે મોટર વિશે વિચારો તમારી પાસે અહીં મોટર છે આ મોટરનો સિમ્બોલ છે હવે સામાન્ય રીતે આપણે શું કર્યું છે કે આપણે ગતિને નિયંત્રિત કરવા માટે માઇક્રોકન્ટ્રોલરમાંથી એક નિયંત્રણ લાઈનનો ઉપયોગ કરી રહ્યાં છીએ તેથી આપણે PWM આઉટપુટ લાઇન D3 સાથે જોડાયેલ છે હવે આ પ્રયોગમાં આપણે ઓપ્ટો કપ્લર ના આઉટપુટનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આપણે પરિભ્રમણની ગતિને માપવા માગીએ છીએ કેટલા પલ્સ પ્રતિ સેકંડ અથવા પ્રતિ મિનિટ આવે છે ઓપ્ટિકલ આઉટપુટ ને આપણે ડિજિટલ ઇનપુટ લાઇન D4 થી કનેક્ટ કરી રહ્યા છીએ હવે ગણ્યા પછીમુદ્દો એ છે કે મને કેવી રીતે ખબર પડે કે ગતિ કેટલી છે હું કેવી રીતે તે બતાવી શકું આ કારણોસર આપણે માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે LCD ને ઇન્ટરફેસ કરી છે અમે LCD ઇન્ટરફેસની વિગતો બતાવી રહ્યાં નથી કારણ કે તમે તેનો અભ્યાસ કરી લીધો છે અને અગાઉના કેટલાક વ્યાખ્યાનમાં પણ તે જોયું છે તમે જાણો છો કે LCD કેવી રીતે ઇંટરફેસ કરવામાં આવે છે હવે આ બીજો મુદ્દો છે જે હું તમને પ્રોગ્રામ બતાવીશ ત્યારે સમજાવીશ મેં પહેલેથી જ કહ્યું છે તેમ mbed h નો સમાવેશ કર્યો છે અને LCD ઇન્ટરફેસ માટે મારે TextLCD h ને ઇન્ટરફેસ કરવાની જરૂર છે અલબત્ત આપણને સ્ક્રોલની જરૂર નથી તેથી ત્રીજાની આવશ્યકતા નથી પરંતુ મેં TextLCDScroll h નો પણ ઉપયોગ કર્યો છે અને મોટર ડ્રાઇવ માટે મેં D3 સાથે કનેક્ટ કર્યું છે અને D4 એ ઇનપુટ છે જે ઓપ્ટો કપ્લરના આઉટપુટમાંથી આવે છે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જ્યારે હું કોઈ પ્રોગ્રામ લખું છું ત્યારે હું કેવી રીતે ગણતરી કરી શકું માની લો કે હું ગણતરી કરવા માંગુ છું કે પ્રતિ સેકંડમાં આવા કેટલા પલ્સ આવે છે આપણે આપણા પ્રોગ્રામમાં તેને જે રીતે અમલમાં મૂક્યો છે તે એ કે આપણે વિક્ષેપની કલ્પનાનો ઉપયોગ કર્યો છે વિક્ષેપ શું છે વિક્ષેપ આના જેવું મિકેનિઝમ છે માની લો આ આપણું પ્રોસેસર બોર્ડ છે અને બહારથી થોડોક વિક્ષેપ આવી રહ્યો છે અહીં આપણે તેને ડિજિટલ ઇનપુટ લાઇન D4 સાથે જોડ્યું છે જ્યારે આપણે અગાઉ વિક્ષેપો અંગે ચર્ચા કરી હતી ત્યારે તમે યાદ કરો કે મેં તમને કહ્યું હતું કે ડિજિટલ IO લાઇનમાંથી કોઈપણનો ઉપયોગ અવરોધ પિન તરીકે થઈ શકે છે તેથી અહીં આપણે આ D4 ને વિક્ષેપિત ઇનપુટ તરીકે વાપરી રહ્યા છીએ હું તેને કેવી રીતે ડિક્લેર કરું હું તને ડિજિટલ ઇન કહેવાના બદલે interrupt ઇન કહીશ અને આ ઓબ્જેકટનું નામ મેં wheel આપ્યું છે અને PWMout માટે હું તેને motor કહી રહ્યો છું હવે મુદ્દો એ છે કે વિક્ષેપ માટે ખરેખર શું થાય છે એટલે કે જો તમે પહેલા તેનો અભ્યાસ કર્યો હશે તો તમને ખબર હશે કે પ્રોસેસર પર જ્યારે વિક્ષેપિત સિગ્નલ આવે છે ત્યારે પ્રોસેસર જે પણ કાર્ય કરી રહ્યું હોય તે અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે અને કંટ્રોલ ઇન્ટરપટ સર્વિસ રૂટિન તરીકે ઓળખાતી અન્ય પ્રોગ્રામ રૂટિન પર કૂદી જાય છે ઇન્ટરપટ સર્વિસ રૂટિન ના અમલ પછી નિયંત્રણ તે પ્રોગ્રામ પર પાછું આવે છે જે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું આવી રીતે તે કાર્ય કરે છે હવે આ સ્થિતિમાં દરેક વખતે એક ઓપ્ટિકલ વિક્ષેપ આવે છે એક પરિભ્રમણ માટે આવા 8 વિક્ષેપો હશે તેથી ત્યાં કેટલીક પલ્સ આવી આવશે જ્યારે પણ ઓપ્ટિકલ વિક્ષેપ થાય છે ત્યાં એક પલ્સ હશે અને આ દરેક પલ્સ વિક્ષેપિત સંકેત ઉત્પન્ન કરશે તેથી ઇન્ટરપટ સર્વિસ રૂટિન ઘણી વખત કોલ થશે આપણે અહીં જે કર્યું છે તે આ છે જુઓ આ ખરેખર ઇન્ટરપટ સર્વિસ રૂટિન છે આ કાઉન્ટ ફંકશન હું તમને બતાવીશ કે આપણે તેને કેવી રીતે ઇન્ટરપટ સર્વિસ રૂટિન તરીકે જાહેર કરીએ છીએ પરંતુ ધારો કે આ સમય માટે આ ઇન્ટરપટ સર્વિસ રૂટિન છે મેં જે કર્યું છે તે આપણે પલ્સ તરીકે ઓળખાતા વૈશ્વિક વેરિયેબલ પૂર્ણાંક વેરિયેબલને 0 પર ઇનિશ્યલાઈઝ કર્યો છે અને ઇન્ટરપટ સર્વિસ રૂટિનમાં આપણે પલ્સ ફક્ત 1 દ્વારા વધારી રહ્યા છીએ જેથી જ્યારે પણ વિક્ષેપ આવે ત્યારે વેરિયેબલ માં 1 નો વધારો થાય છે બીજી બાબત એ છે કે આપણે LCD ને પણ ઇન્ટરફેસ કરી છે અને આ પ્રમાણભૂત ઇન્ટરફેસો છે તમે યાદ કરો કે આમાંથી પ્રથમ રજિસ્ટર સિલેક્ટ છે બીજો enable છે અને છેલ્લા 4 એ 4 બીટ ઇન્ટરફેસ માટે સૌથી મહત્વપૂર્ણ ડેટા લાઇનો છે તેથી આપણે LCD ના પિનને D8 D9 D10 D11 સાથે જોડ્યા છે અને આ enable ને D12 સાથે અને RS ને D13 સાથે જોડેલ છે અને અલબત્ત Vcc GND અને તમે યાદ કરો કે ત્યાં એક પોટેન્શિયો મીટર છે જેનો આપણે ઉપયોગ કર્યો છે આપણે તેને LCD કોન્ટ્રાસ્ટ ગોઠવણ માટે VEE તરીકે ઓળખાતી બીજી પિન સાથે જોડીએ છીએ આ પોટેન્શિયો સર્કિટ પણ ત્યાં છે હવે મેં તમને કહ્યું કે આ ઇન્ટરપટ સર્વિસ રૂટિન છે ચાલો જોઈએ કે આ ઇન્ટરપટ સર્વિસ રૂટિન નો ઉલ્લેખ કેવી રીતે થાય છે આ આપણું Main function છે પ્રથમ વસ્તુ એ છે કે તમે નોંધો કે આ તે સ્થાન છે જ્યાં અમે ઇન્ટરપટ સર્વિસ રૂટિન નો ઉલ્લેખ કરી રહ્યા છો આપણે કહી રહ્યા છીએ કે "wheel" એ ઓબ્જેક્ટ છે જે ઇન્ટરપટ લાઈન સાથે જોડાયેલ છે જેને આપણે "wheel" કહીએ છીએ rise એ એક ફંકશન છે જેનો અર્થ એ થાય છે કે દર વખતે સિગ્નલ 0 થી 1 સુધી વધે ત્યારે તપાસે છે જ્યારે પણ ત્યાં વધારો થાય છે ત્યારે તમે આ ફંકશન ને કોલ કરો છો count નો અર્થ છે કે આ કોઈ ફંક્શન નો પોઇન્ટર છે રિકોલ કાઉન્ટ એ તે ફંક્શનનું નામ હતું જ્યારે પણ તમે કાઉન્ટને કોલ કરો છો ત્યારે wheel પર rising edge હશે આ રીતે ઇન્ટરપટ સર્વિસ રૂટિન કોલ કરવામાં આવે છે અને આપણે RPM નામનું ચલ જાહેર કર્યું છે જ્યાં તમે મિનિટ દીઠ પરિભ્રમણ ની ગણતરી કરી રહ્યા છો ત્યાં msg નામનો એક કેરેક્ટર array છે મોટર ડ્રાઇવિંગ માટે આપણે 100 મિલિસેકન્ડની અવધિની ધારણા કરી છે પહેલાના પ્રયોગની જેમ ફરજ ચક્ર 0 9 પર સેટ કરેલું છે અને cls ફંક્શન શરૂઆતમાં LCD સ્ક્રીનને સાફ કરે છે while લૂપમાં શરૂઆતમાં પલ્સ 0 થી પ્રારંભ થાય છે હવે આપણે 1 સેકંડની રાહ જોઈએ તેનો અર્થ એ કે આ 1 સેકંડમાં મોટર ફરતી રહે છે તેથી આ એક સેકંડમાં કેટલા પલ્સ આવી રહ્યા છે તેની ગણતરી થશે પલ્સ ઘણી વખત વધશે તેના અંતમાં આપણે દર મિનિટે પરિભ્રમણ ની ગણતરી કરીએ છીએ કારણ કે આપણે 1 સેકંડ માટે ગણતરી કરી છે 1 મિનિટ માટે તે 60 દ્વારા ગુણાકાર થશે અને કારણ કે તે wheel માં 8 છિદ્રો છે તેથી આપણે તેને 8 દ્વારા વિભાજીત કરીશું આ તમને તમારા પરિભ્રમણ પ્રતિ મિનિટ અથવા RPM મૂલ્ય આપશે અને આપણે શું કરીએ છીએ આપણે sprintf એટલે કે તમે આ મૂલ્યને string માં છાપી શકો છો તમે આ કેરેક્ટર string માં પૂર્ણાંક તરીકે આ RPM ની કિંમત છાપી રહ્યાં છો તે પછી આપણે LCD પર પ્રદર્શિત કરીશું અને આપણે આ કરીએ તે પછી આપણે પલ્સ ના મૂલ્યને 0 પર ફરીથી શરૂ કરીએ છીએ જેથી આગળના ચક્રમાં આપણે ફરીથી ગણતરી કરીશું અને અમે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીએ છીએ ફરીથી 1 સેકંડ માટે રાહ જોઈએ ફરીથી પલ્સ 1 સેકંડ માટે ગણાશે ફરીથી આપણે RPM ની ગણતરી કરીશું અને તેને છાપીશું આ પ્રોગ્રામ છે અને ચાલો હવે ડેમો જોઈએ આ તે જ પ્રોગ્રામ છે જે મેં બતાવ્યો છે આ તેને કમ્પાઈલ કરવાનો પ્રયાસ કરું છું તેથી હું તેને કમ્પાઇલ કરું છું તેને સેવ કરું છું તેને કોપી કરું છું અને પેસ્ટ કરું છું હવે ચાલો જોઈએ કે શું થઈ રહ્યું છે આ પ્રોગ્રામમાં આપણે ફરજ ચક્રને 0 9 પર સેટ કર્યું છે તેથી જુઓ મોટર ખૂબ ઝડપથી ખૂબ ઝડપે ફરતી હોય છે હવે આ પ્રયોગમાં સ્વીચ સર્કિટનો ઉપયોગ થયો નથી તેથી આ સ્વિચ વંચાઈ નથી પરંતુ તમે આ LCD ડિસ્પ્લેને અહીં જુઓ આ વિરોધાભાસને નિયંત્રિત કરવા માટેનું પોટેન્શિયો મીટર છે તેથી તમે તેને યોગ્ય વિરોધાભાસ માટે સમાયોજિત કરી શકો જો તે RPM 1095 બતાવી રહ્યું છે તો તમે જુઓ છો કે આ મોટર ખૂબ સસ્તી અને નાની મોટર છે તેથી તેની ગતિ ખૂબ સ્થિર નથી તેથી તે થોડું જુદું પડે છે તેથી 1027 1100 1095 તેથી RPM આ રીતે ચાલે છે તમે આ RPM મૂલ્ય અહીં જોઈ શકો છો હવે ચાલો જોઈએ કે શું હું ફરજ ચક્રને બદલું છું તો શું RPM નું મૂલ્ય બદલાય છે ચાલો હું આ જોઉ તમે અહીં જુઓ મોટર ડ્યુટી ચક્ર 0 9 પર સેટ કર્યું હતું ચાલો હું તેને 0 9 થી 0 7 પર બદલું ચાલો આપણે કહીએ કે હું તેને 0 7 પર બદલું ચાલો તેને સેવ કરીએ કમ્પાઇલ કરીએ ફરીથી સેવ કરીએ અને આપણે આ કોપી પેસ્ટ કરીશું તેથી હવે તે જ વસ્તુ થઈ રહી છે પરંતુ હવે મોટર ખૂબ ધીમી ગતિએ ફરી રહી છે જો તમે મોટર તરફ નજર નાખો તો તે ધીમી ગતિએ ફરી રહી છે અને હવે તમે જુઓ RPM મૂલ્ય 600 બતાવી રહ્યું છે તેથી RPM મૂલ્ય નોંધપાત્ર રીતે નીચે આવી ગયું છે જે તમે જુઓ છો તેથી આ રીતે તમે ગણતરી કરો છો મૂલ્ય વાંચો અને જો તમને લાગે કે RPM મૂલ્ય ઓછું છે તો તમે ફરજ ચક્રને થોડું વધારો અને ફરીથી વાંચો જો તે ઓછું હોય તો ફરીથી વાંચો જુઓ પહેલાં આપણે આ integral કંટ્રોલ ON OFF કંટ્રોલ PID કંટ્રોલ આ બધા વિશે વાત કરી હતી તેથી આ બધી બાબતો અહીં ચિત્રમાં આવી શકે છે પરંતુ કારણ કે પ્રોગ્રામ જટિલ બનશે અમે આ નિદર્શનમાં તે બતાવી રહ્યાં નથી પરંતુ તમે તે પણ મેળવી શકો છો તમે પ્રીસેટ RPM મૂલ્ય સેટ કરી શકો છો અને RPM અને મોટર ડ્રાઇવને તે મુજબ કાર્ય કરવા માટે ગોઠવી શકો છો આ સાથે આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ આભાર